આ લેકચરમાં હું લોજિસ્ટિક્સ રીગ્રેસન નામની તકનીકનું વર્ણન કરીશ લોજિસ્ટિક્સ રીગ્રેસન એ એક વર્ગીકરણ તકનીક છે જે મૂળભૂત રીતે ચોક્કસ સંભાવનાના અર્થઘટન પર આધારિત રેખીય સીમા ક્ષેત્રનો વિકાસ કરે છે જ્યારે સામાન્ય રીતે આપણે રેખીય નિર્ણયની સીમાઓ વિકસાવીએ છીએ ત્યારે આ તકનીકનો ઉપયોગ બિન રેખીય સીમાઓ વિકસાવવા માટે પણ કરી શકાય છે જે પોલીનોમીઅલ લોજિસ્ટિક રીગ્રેશન તરીકે ઓળખાય છે સમસ્યાઓ માટે જ્યાં આપણે રેખીય સીમાઓ વિકસાવવા જઈ રહ્યા છીએ પરંતુ નિરાકરણ પરિમાણ અનુમાન માટે હજી પણ બિન રેખીય ઓપ્ટિમાઇઝેશન સમસ્યામાં પરિણમે છે એ આપણે આ લેકચરમાં જોઈશું તેથી આ તકનીકનું લક્ષ્ય એક નવો ડેટા પોઇન્ટઆપવાનો છે હું તે વર્ગની ધારણા કરવા માંગુ છું કે જ્યાંથી આ ડેટા પોઇન્ટ ઉદ્ભવ થઈ શક્યો હોય તેથી તે અર્થમાં આ એક વર્ગીકરણ તકનીક છે જેનો ઉપયોગ વિવિધ સમસ્યાઓ માં થાય છે અને તે સમસ્યાઓના વિશાળ વર્ગ માટે આશ્ચર્યજનક રીતે અસરકારક છે આપણે જે વસ્તુઓ પહેલા જોઈ તેને ફરી થી જોઈએ આપણે પહેલા દ્વિસંગી વર્ગીકરણ વિશે વાત કરી આપણે અગાઉ જે વાતો કરી તેની ફક્ત ખાતરી કરવા માટે આપણે કેટલીક વાતો યાદ કરીએ આપણે કહ્યું વર્ગીકરણ એ ઓળખવાનું કાર્ય છે કે નવો ડેટા પોઇન્ટ કયા વર્ગમાં છે અથવા ક્યાં નિરીક્ષણનું છે એવી ઘણી શ્રેણીઓ હોઈ શકે છે કે જેમાં ડેટા સંબંધિત હોઈ શકે છે પરંતુ જ્યારે શ્રેણીઓની સંખ્યા 2 હોય છે ત્યારે તેને આપણે દ્વિસંગી વર્ગીકરણ સમસ્યા તરીકે ઓળખીએ છીએ આપણે દ્વિસંગી સમસ્યાઓ માટે સરળ હા કે ના સમસ્યા તરીકે વિચારી શકીએ જ્યાં તમે કહો કે કોઈક ચોક્કસ વર્ગ માં છે અથવા તો એ વર્ગ માં નથી હવે જ્યારે પણ આપણે વર્ગીકરણ સમસ્યાઓ વિશે વાત કરીએ આપણે આનું વર્ણન પહેલાં પણ કરી દીધું છે આપણે કહીએ કે ડેટા ઘણા લક્ષણો દ્વારા દર્શાવવામાં આવે છે X1 થી Xn આ સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે આપણે આને ઇનપુટ સુવિધાઓ તરીકે પણ કહી શકીએ છીએ અને આ ઇનપુટ સુવિધાઓ માત્રાત્મક અથવા ગુણાત્મક હોઈ શકે છે હવે માત્રાત્મક સુવિધાઓનો ઉપયોગ તે જે છે તેમ થઈ શકે જો કે જો આપણે માત્રાત્મક તકનીકનો ઉપયોગ કરવા જઈશુંપરંતુ આપણે ઇનપુટ સુવિધાઓનો ઉપયોગ કરવા માંગીએ છીએ જે ગુણાત્મક છે તો પછી આ ગુણાત્મક સુવિધાઓને માત્રાત્મક મૂલ્યોમાં રૂપાંતરિત કરવાની આપણી પાસે કોઈ પદ્ધતિ હોવી જોઈએ એક સરળ ઉદાહરણ છે જો મારી પાસે લક્ષણ માટે હા અથવા ના જેવા દ્વિસંગી ઇનપુટ છે તો આનો આપણે શું મતલબ લઈએ તેથી હું હા કહું તો આપણે 0 ૩ કહી શકીએ અને બીજો ડેટા પોઇન્ટ જો ના તો 0 05 2 હોઈ શકે અને એ જ રીતે આગળ પણ તેથી તમે નોંધો કે આ માત્રાત્મક સંખ્યા છે જ્યારે આ ગુણાત્મક લાક્ષણિકતા છે હવે તમે હા તરીકે 1 અને ના તરીકે 0 કોડિંગ કરીને આ બધાને માત્રાત્મક લાક્ષણિકતામાં રૂપાંતરિત કરી શકો છો તેથી પછી તે પણ સંખ્યા બની જાય છે આ રીતે કરવાની આ ખૂબ જ અસંશોધિત રીત છે ગુણાત્મક લાક્ષણિકતા ને માત્રાત્મક લાક્ષણિકતા માં રૂપાંતરિત કરવાની કોડિંગની ઘણી સારી રીતો હોઈ શકે તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે કેટલાક ડેટા એનાલિટિક્સ અભિગમ છે જે આ ગુણાત્મક વિશેષતાઓને નંબરોમાં રૂપાંતર કર્યા વિના સીધા હેન્ડલ કરી શકે છે તેથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે પણ શક્ય છે હવે આપણી પાસે આ લાક્ષણિકતા છે આપણે આ બધાંની આપણી સચિત્ર સમજમાં પાછા જઈશું ફક્ત ઉદાહરણ માટે ચાલો આપણે આ ઉદાહરણ લઈએ જ્યાં આપણી પાસે આ 2 પરિમાણીય ડેટા છે તેથી અહીં આપણે કહીશું કે X એ x1 x2 છે ચાલો કહીએ કે x1 અહીં છે x2 અહીં છે તેથી તે આ ડેટામાં આવી રીતે ગોઠવાયેલ છે ચાલો હવે માની લઈએ કે બધા વર્તુળ વાળા ડેટા એક કેટેગરીના છે અને બધા સ્ટાર વાળા ડેટા અન્ય કેટેગરીથી સંબંધિત છે નોંધ લેજો કે વર્તુળ વાળા ડેટામાં ચોક્કસ x1 અને ચોક્કસ x2 હશે અને તે જ રીતે સ્ટાર વાળા ડેટામાં ચોક્કસ x1 અને ચોક્કસ x2 હશે તેથી બીજા શબ્દોમાં x1 અને x2 ની બધી કિંમતો જેમ કે ડેટા અહીં છે તે એક વર્ગનો છે અને જેમ કે ડેટા અહીં છે તે બીજા વર્ગનો છે હવે જો આપણે અહીં બતાવેલ હાયપરપ્લેન જેવું લાવી શકતા હોઈએ તો આપણે આપણા રેખીય બીજગણિત મોડ્યુલમાંથી શીખીશું કે આ હાયપરપ્લેન ની એક તરફ અડધી જગ્યા છે આ બાજુ અડધી જગ્યા છે અને કઈ રીતે કરીએ છીએ એ પરથી નોર્મલ વ્યાખ્યાયિત થાય છે તમારી પાસે હાયપરપ્લેનની દરેક બાજુ માટે પોઝિટિવ મૂલ્ય અને નેગેટિવ મૂલ્ય હશે તેથી આ કંઈક એ છે જે આપણે રેખીય બીજગણિત વર્ગોમાંથી વિગતવાર રીતે જોયું હતું તેથી જો તમે આ વર્ગીકરણની સમસ્યા કરતા હોય ને પછી તમે શું કહેશો જો મને અહીં ક્યાંક ડેટા પોઇન્ટમળે છે તો હું કહી શકું કે અહીં આ કોઈ વર્ગ માં એ આવેલો છે તેથી ચાલો આપણે આને ઉદાહરણ તરીકે જોઈએ આપણે આને વર્ગ 0 કહી શકીએ છીએ આપણે આને વર્ગ 1 કહી શકીએ છીએ અને જ્યારે પણ ડેટા પોઇન્ટ રેખાની આ બાજુ આવે છે તો આપણે કહીશું કે તે વર્ગ 0 છે અને જો ડેટા પોઇન્ટ રેખાની આ બાજુ આવે તો આપણે કહીશું કે તે વર્ગ 1 વગેરે જો કે નોંધ લો કે કોઈપણ ડેટા પોઇન્ટ તેથી તે અહીં પડે છે અથવા તે અહીં પડે છે આપણે વર્ગ 0 કહીશું પરંતુ સાહજિક રીતે તમે જાણો છો કે શું આ ખરેખર અલગ પાડવાની સાચી રીત છે તો પછી ખાતરી છે કે આ વર્ગ 0 થી સંબંધિત છેપરંતુ જેમ જેમ હું આ રેખાની નજીક અને નજીક જઈ રહ્યો છું ત્યાં આના વિષે અનિશ્ચિતતા છે તેનો આ વર્ગ માં સમાવેશ થાય છે કે બીજા વર્ગ માં સમાવેશ થાય કારણ કે ડેટા સ્વાભાવિક રીતે ઘોંઘાટિયું હોય છે તો મારી પાસે એક ડેટા પોઇન્ટ હોય જેનું મૂલ્ય અહીં true છે જો કે નોઈસના કારણે તે બીજી તરફ સરકી શકે છે અને તેથી પણ આગળ તેથી જેમ કે હું આની નજીક અને નજીક આવું છું તથા પછી તમે સંભાવનાને જાણો છો અથવા આત્મવિશ્વાસ સાથે હું કહી શકું છું કે તે ચોક્કસ આ વર્ગનું છે ને તે સાહજિક રીતે નીચે આવી શકે છે તો સરળ રીતે આ ડેટા પોઇન્ટ માટે હા કહીએ તો અને આ ડેટા પોઇન્ટ વર્ગ 0 માં છે એ એક જવાબ છે પરંતુ તે થોડું આવ્યાજબી છે એ પ્રશ્ન નો જવાબ લોજિસ્ટિક્સ રીગ્રેસન છે તેથી સંભાવનાઓનો ઉપયોગ કરીને આપણે કંઈક સારું કરી શકીએ છીએ તેથી હું કહેવા માંગુ છું કે સંભાવના આ વર્ગ 1 ની છે એ આના કરતા ઘણી વધારે છે કારણ કે તે નિર્ણયની સીમાથી ખૂબ દૂર છે તેથી આપણે આ કેવી રીતે કરીએ તે પ્રશ્ન છે જે લોજિસ્ટિક્સ રીગ્રેસનને સંબોધિત કરે છે તો પહેલાં મેં કહ્યું એ પ્રમાણે ક્યાં વર્ગમાંથી હોવાની સંભાવના છે જો આપણે તે સવાલનો જવાબ આપી શકીએ તો તે હા અથવા ના જવાબ કહેવા કરતાં વધુ સારું છે બરાબર તેથી કોઈ એમ કહી શકે કે હા આ વર્ગનો છે એક ઉત્તમ જવાબ એ હોઈ શકે કે હા તે વર્ગનો છે પરંતુ ચોક્કસ સંભાવના સાથે ને સંભાવના વધારે હોવાથી તો પછી તમે ડેટાને તે વર્ગ સોંપવા વિશે વધુ સંવેદના અનુભવો છો બીજી બાજુ જો તમે સંભાવનાઓ દ્વારા મોડેલિંગ કરો છો તો અમે હા અથવા ના જેવા દ્વિસંગી જવાબોને ગુમાવવા માંગતા નથી તેથી જો મારી પાસે કોઈ બાબતની સંભાવનાઓ હોય તો હું તેમને સરળતાથી કેટલાક થ્રેશોલ્ડિંગ દ્વારા હા અથવા ના જવાબોમાં બદલી શકું છું જેનું વર્ણન જ્યારે આપણે લોજિસ્ટિક્સ રીગ્રેસનપદ્ધતિમાં કરીશું તેથી જ્યારે આપણે સ્પષ્ટ રીતે કહેવાની ક્ષમતા ના ગુમાવીએ તો કોઈ ડેટા કોઈ ચોક્કસ વર્ગનો છે કે નહીં આ સંભાવનાનું મોડેલિંગ કરીને પ્રશ્નની બીજી બાજુએ આપણે ફક્ત હા અથવા ના કહેવાને બદલે એક રંગીન જવાબ મેળવવાની તક મેળવીશું તેથી પછી સવાલ એ છે કે કોઈ આ સંભાવનાઓનો એક મોડેલ કેવી રીતે બનાવશે તેથી ચાલો પાછા જઈએ અને તે ચિત્ર જોઈએ જે આપણી પાસે હતું તે પહેલાં આપણે આને x1 અને x2 કહીએ યાદ રાખો કે આ હાયપરપ્લેન સામાન્ય રીતે આ સ્વરૂપ માં છે ને અહીં ઉકેલ વેક્ટર સ્વરૂપમાં લખાયેલું છે જો મારે વિસ્તૃત કરવું હોય તો x1 અને x2 ની દ્રષ્ટિએ હું શું કરી શકું કે હું આને β0 β11 x1 β12 x2 તરીકે લખી શકું છું તેથી આ દ્રિ પરિમાણીય જગ્યા માં લાઇનનું સમીકરણ હોઈ શકે હવે એક વિચાર ફક્ત આ કહેવા માટે હોઈ શકે છે કે તે પોતે સંભાવના છે અને પછી ચાલો જોઈએ શું થાય છે આ સાથેની મુશ્કેલી છે કે p ઓફ x બાઉન્ડ નથી કારણ કે તે ફક્ત એક રેખીય ફંક્શન છે જ્યારે તમે જાણો છો કે સંભાવના 0 અને 1 ની વચ્ચે બંધાયેલી છે તેથી આપણે કોઈ ફંક્શન શોધવાનું છે જે 0 અને 1 ની વચ્ચે બંધાયેલ છે આ રેખીય કાર્ય વિશે આપણે હજી શા માટે વાત કરી રહ્યાં છીએ તેનું કારણ છે આ નિર્ણયની સીમા છે તેથી અહીં ફક્ત નિર્ણયની સીમા જોવાને બદલે અને પછી હા કે ના અને કરવા કરતાં આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે આપણે શું છીએ ને શું કરવાનો પ્રયાસ કરી રહયા છીએ આપણે કેટલાક સંભાવનાત્મક અર્થઘટન માટે આ સમીકરણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે જ કારણ છે શા માટે આપણે હજી પણ છીએ આ સમીકરણને વળગી રહેયા છીએ અને તે જોવાનો પ્રયાસ કરીએ છીએ કે આપણે સમીકરણના કાર્ય તરીકે સંભાવનાઓનો મોડેલ બનાવી શકીએ કે કેમ જે હાયપરપ્લેન છે તેથી તમે કંઈક જુદું વિચારી શકો અને પછી ધારોકે p of x કહેવાને બદલે જુઓ આ મને લોગ p β0 β1 x કહેવા દો આ કિસ્સામાં તમે જોશો કે તે ફક્ત એક તરફ જ બંધાયેલ છે અન્ય શબ્દોમાં જો હું લોગ p β0 β1 x લખીશ તો હું ખાતરી કરીશ કે p of x ક્યારેય નેગેટિવ નહીં બને જો કે x ની પોઝિટિવ બાજુ p પર ∞ જઈ શકે છે તે ફરી એક સમસ્યા છે કારણ કે આપણે 0 ની વચ્ચે p of x બાઉન્ડ કરવાની જરૂર છે અને 1 તેથી આ યાદ રાખવાની એક મહત્વપૂર્ણ બાબત છે તેથી તે ફક્ત આ એક તરફ ની સીમા છે તેથી શું ત્યાં કંઈક વધુ સુસંસ્કૃત છે જે આપણે કરી શકીએ આગળનો વિચાર p of x લખવાનું છે જેને સિગ્મોઇડલ ફંક્શન કહે છે આ સિગ્મોઇડલ ફંક્શન ઘણાં ક્ષેત્રોમાં સુસંગતતા ધરાવે છે તેથી આ કાર્ય છે જેનો ઉપયોગ તટસ્થ નેટવર્ક અને અન્ય ખૂબ જ રસપ્રદ એપ્લિકેશનમાં થાય છે તેથી સિગ્મોઇડ નું એક રસપ્રદ સ્વરૂપ છે જે અહીં છે તો ચાલો હવે આપણે અહીં આ ફોર્મ જોઈએ છીએ હું ઇચ્છું છું કે તમે બે વસ્તુઓ ધ્યાનમાં લો - પ્રથમ કે એક હજી પણ આપણે આ હાયપરપ્લેન સમીકરણને સંભાવના વાક્ય માં વળગી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે તે નિર્ણયની સપાટી છે યાદ રાખો સાહજિક રીતે આપણે કોઈક રીતે તે હાયપરપ્લેન ને સંભાવના અર્થઘટનમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તે જ કારણ છે કે આપણે હજી પણ આ β0 β1 x ને વળગી રહયા છીએ ચાલો હવે આ સમીકરણ જોઈએ અને પછી જોઈએ શું થયું તેથી જો તમે આ દલીલ β0 β1 x લો તો તે દલીલ નો આધાર રાખીને તમે લીધેલા X ની કિંમત પર ∞ થી ∞ સુધી બધી રીતે જઈ શકે છે તેથી માત્ર એક જ ચલ કેસ લખો જો હું લખું તો ધારોકે β0 β1 ફક્ત 1 ચલ x વેક્ટર નથી હવે જો β1 પોઝીટીવ છે જો તમે x નું મૂલ્ય ખૂબ મોટું મૂલ્ય લો જેથી આ સંખ્યા ખૂબ મોટી થઈ જશે જો β1 નેગેટીવ છે જો તમે x નું મૂલ્ય ખૂબ મોટું લો પોઝીટીવ સાઈડ તો આ ∞ બનશે અને તે જ રીતે જો β એક અન્ય મૂલ્યો લે છે તો તમે આ કરી શકો છો કે પોઝીટીવ અથવા નેગેટીવ બનાવા માટે અનુરૂપ X પસંદ કરો અને પછી આને ∞ થી ∞ વચ્ચે અનબાઉન્ડ બનાવો તેથી આપણે જોશું કે ફંક્શન β 0 β1 x ∞ છે ત્યારે આ ફંક્શનનું શું થાય છે તમને આ ઇ પાવર ∞ ભાંગ્યા 1 ઈ પાવર ∞ અથવા તમે ફક્ત આનો ખૂબ જ મોટી સંખ્યા તરીકે વિચાર કરી શકો છો તેથી તે કિસ્સામાં જ્યારે અંશ 0 અને છેદ 1 0 બનશે તો નીચલી બાજુ પર આ વાક્ય 0 દ્વારા બાઉન્ડ થશે હવે જો તમે ખૂબ મોટી હકારાત્મક સંખ્યા તરીકે β0 β1 x લો છો તો પછી અંશ ખૂબ મોટી પોઝીટીવ સંખ્યા અને છેદ 1 ખૂબ મોટી સંખ્યામાં હશે તેથી આ ઉપરની બાજુએ 1 દ્વારા બાઉન્ડ થશે તો હવે હાયપરપ્લેન માટેના સમીકરણ પરથી આપણે સંભાવનાની વ્યાખ્યા લઇ આવવા માટે સક્ષમ થયા છીએ જે અર્થમાં છે જે 0 અને 1 ની વચ્ચે બંધાયેલ છે તેથી તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે આપણે જે કર્યું તેના પરથી આ નીચેનું કરીએ છીએ જો આપણે આ સંભાવનાનો ઉપયોગ કરી રહ્યાં ન હોત તો આપણે આ બધું કરત આપણે આ સમીકરણ ને જોઈએ અને જ્યારે પણ નવો બિંદુ આવે છે આપણે આ β0 β1 x નું મૂલ્યાંકન કરીશું અને પછી તે છે તેના આધારે આપણે પોઝિટિવ કે નેગેટીવ હા અથવા ના કહીશું હવે શું થયું છે કે તેના બદલે વાક્યમાં આ નંબર પાછો મૂક્યો છે અને તમે જે કયા મૂલ્ય મેળવો છો તે છે સંભાવનાત્મક અર્થઘટન તે અહીં આ વિચારની સુંદરતા છે તમે આને આ સ્વરૂપમાં ફરીથી ગોઠવી શકો છો અને પછી લોગ p 1 p β0 β1 x કહી શકો છો મારું તમને આ ફોર્મ બતાવવાનું કારણ છે કે ડાબી બાજુને મતભેદ ના ગુણોત્તર તરીકે અર્થઘટન કરી શકાય છે જે એક વિચાર છે કેટલાક સ્થળોએ વપરાય છે તેથી તે અહીં જોડાણ છે હવે આપણી પાસે આ સંભાવનાઓ છે અને યાદ રાખો કે જો તમે આ હાયપરપ્લેન સમીકરણ તો β0 β11 X1 β12 X2 ને આપણે છેલ્લા કેટલાક સમયમાં જે રીતે લખ્યું હતું તે રીતે લખતા હોય તો જ્યારે ક્લાસિફાયર ને ઓળખવાનું કામ કરીએ છીએ જે આપણે કરવું છે તે પૂરું કરવા માટે આપણે β0 β11 અને β12 પરિમાણો માટેના મૂલ્યોને ઓળખીએ છીએ તેથી આપણે હજી પણ આના મૂલ્યો શું છે તે શોધવાનું બાકી છે એકવાર આપની પાસે આના માટે મૂલ્ય હોય તો જ્યારે પણ મને કોઈ નવો બિંદુ મળે છે ત્યારે હું તેને p of x સમીકરણમાં સરળતાથી મૂકી શકું છું જે આપણે છેલ્લી સ્લાઈડમાં જોયું અને પછી સંભાવના મળી તેથી આ હજી પણ ઓળખવાની જરૂર છે અને જો આપણે એ વર્ગીકરણ ની સમસ્યા તરફ જોઈએ કે જ્યાં આ મારી પાસે આ બાજુની ઉપર છે અને આ બાજુ સ્ટાર છે હું આ રીતે આ β0 β11 અને β12 ને વર્ગીકરણ સમસ્યા હલ થાય તે રોતે ઓળખવા માંગુ છું છે તેથી મારે આ મૂલ્યો ઓળખવા માટે કેટલાક ઉદ્દેશ્યની જરૂર છે ઓપ્ટિમાઇઝેશન લેક્ચર્સને યાદ કરો મેં કહ્યું હતું તમને કે બધી મશીન લર્નિગ તકનીકોનો અર્થઘટન કેટલાક અંશે ઓપ્ટિમાઇઝેશન સમસ્યામાં કરી શકાય છે તેથી અહીં ફરીથી આપણે તે જ વસ્તુ પર પાછા આવીશું અને પછી જુઓ આપણે આ હાયપરપ્લેન ને ઓળખવા માગીએ છીએ પરંતુ મારે કોઈ ઉદ્દેશ્ય ફંક્શન લેવાની જરૂર છે જેનો ઉપયોગ હું આ મૂલ્યોને ઓળખવા માટે કરી શકું તેથી આ β0 β11 અને β12 નિર્ણય ચલ બનશે પરંતુ મારે હજુ પણ એક ઉદ્દેશ્ય ફંક્શન ની જરૂર છે અને જેમકે આપણે ચર્ચા કરી એ પ્રમાણે આપણે પહેલાં ઓપ્ટિમાઇઝેશન તકનીકીઓ વિશે વાત કરી હતી ઉદ્દેશ્ય ફંક્શન એ આપણે આ સમસ્યા સાથે જે કરવા માંગીએ છીએ તે માટે પ્રતિક્રિયા આપવી પડશે તેથી અહીં એક ઉદ્દેશ્ય ફંક્શન છે થોડું જટિલ લાગે છે પરંતુ હું આ આપણે જેમ આગળ જશું તેમ સમજાવું છું તેથી મેં ઓપ્ટિમાઇઝેશન લેક્ચર્સમાં કહ્યું હતું કે આપણે મેક્સીમાઈઝેસન અથવા મીનીમાઈઝેસન તરફ જોઈ શકીએ છીએ આ કિસ્સામાં આપણે જે કહીશું તે છે કે હું આ ઉદ્દેશ્ય મહત્તમ થાય તે માટે β0 β11 અને β12 ની કિંમત શોધવા માંગું છું તેથી આ ઉદ્દેશ્યને જોવા માટે એક મિનિટ લો અને પછી જુઓ શા માટે કોઈ આવું કંઈક કરવા માંગે છે તેથી જ્યારે હું આ ઉદ્દેશ્ય ફંક્શન તરફ ધ્યાન આપું છું ત્યારે ધારોકે હું ફરીથી આ દોરીશ અને પછી ચાલો ધારોકે મારી પાસે આ પોઇન્ટસ એક બાજુ અને બીજી બાજુ બીજા પોઇન્ટસ છે તેથી ચાલો આપણે આને વર્ગ 0 અને આને વર્ગ 1 કહીએ તેથી હું ઇચ્છું છું કે હું આ નિર્ણય કાર્યને સંભાવનાઓમાં પરિવર્તિત કરવા માંગુ છું તેથી હું આ વિશે જે રીતે વિચારવા જઈશ તે આ છે જ્યારે હું આ રેખા પર હોઉં ત્યારે સંભાવના 0 5 હોવી જોઈએ મૂળભૂત રીતે જો હું રેખા પર છું તો હું વર્ગ 1 અને વર્ગ 2 વચ્ચે પસંદગી કરી શકતો નથી કારણ કે સંભાવના બરાબર 0 5 છે તેથી તે વિશે હવે હું કંઇ કહી શકું નહીં મારે એ કરવું છે કે તમે તેનો અર્થ ઘણી રીતે કરી શકો છો એક વાત કહી શકાય કારણ કે હું આ દિશામાં આ રેખાથી દૂર જઉં છું તો હું વર્ગ 1 થી સંબંધિત ડેટાની સંભાવનામાં ઘટાડો થાય એ ઇચ્છુ છું આ ક્ષણ કે જેમાંવર્ગ 1 માં ડેટા હોવાની સંભાવના ઘટતી જાય છે તેનો અર્થ આપમેળે એવો થાય છે કે ત્યાં ફક્ત 2 વર્ગો છે અને આ બાઈનરી વર્ગીકરણની સમસ્યા છે ડેટા 0 વર્ગનો છે તે સંભાવના વધતી જાય છે તેથી જો તમે આ અર્થઘટન વિશે વિચારો છો તો હું અહીંથી જઉં છું તેથી અહીં સંભાવના છે કે ડેટા બિંદુ વર્ગ 1 નો છે ચાલો આપણે કહીએ કે તે 0 5 છે પછી મૂળભૂત રીતે તે વર્ગ 1 અથવા વર્ગ 0 સાથે સંબંધિત હોઈ શકે અને જો વર્ગ 1 સાથે જોડાયેલા ડેટા પોઇન્ટની સંભાવના અહીં ઓછી થતી રહે તેવું છે તો પછી તે વર્ગ 0 સાથે સંબંધિત હોવું જોઈએ તેથી તે મૂળભૂત વિચાર છે તેથી બીજા શબ્દોમાં આપણે સંભાવના ફંક્શન કે જે આપણે પહેલા વ્યાખ્યાયિત કરેલ છે તે એવું હોવું જોઈએ કે જયારે ડેટા પોઇન્ટ વર્ગ 0 નું હોય અને હું તેને સંભાવના સૂત્રમાં મૂકી શકું ને મારે સંભાવના ઓછી જોઈએ તેથી તે સંભાવનાને અર્થ તરીકે વર્ણવી શકાય કે ઉદાહરણ તરીકે વર્ગ 1 માં હોવાની સંભાવના અને જ્યારે પણ હું પણ આ બાજુથી ડેટા પોઇન્ટ લવ અને તે સંભાવના ફંક્શનમાં મૂકું તો પછી હું સંભાવના ના ખૂબ વધારે હોવાની ઇચ્છા કરી છું કારણ કે હું તે ઇચ્છું છું સંભાવના ડેટા વર્ગ 1 માં હોવાની છે તેથી તે મૂળભૂત વિચાર છે તેથી બીજા શબ્દોમાં આપણે આને વિસ્તૃત કરી શકીએ છીએ અને પછી વર્ગ 0 ની સાથે જોડાયેલા આ તરફના કોઈપણ ડેટા માટે કહી શકીએ છીએ જ્યારે x એ સંભાવના ફંક્શનમાં કોઈપણ બિંદુ માટે મુકવામાં આવે છે ને આપણે p of x ને ઘટાડવા માગીએ છીએ અને આ તરફ જ્યારે આપણે આ ડેટા બિંદુઓને સંભાવના ફંક્શનમાં ફેરવીએ છીએત્યારે આપણે સંભાવના મહત્તમ કરવા માંગીએ છીએ તેથી જો તમે આ તરફ જુઓ તો અહીં તે શું કહેવા માંગે છે જો આ ડેટા પોઇન્ટ વર્ગ 0 નો છે તો yi 0 છે તેથી જ્યારે પણ કોઈ ડેટા પોઇન્ટ 0 વર્ગનો હોય તો 0 ની પાવર 0 એટલે 1 હોય છે તેથી આ રહશે નહિ તેથી પ્રોડક્ટમાં ફંક્શન આ સ્વરૂપ માં હશે જે 1 - p of xi હશે અને કે yi 0 છે તેથી તે 1 થઈ જશે તેથી આ કંઈક કોઈ માટે ઘાત 0 1 બનશે તેથી આ શબ્દ નાબૂદ થશે અને એકમાત્ર વસ્તુ જે 1 - p of x છે તેથી જો આપણે પ્રયત્ન કરીએ 1 - p of x ને મહત્તમ બનાવીએ પછી તે p of xi ને ઘટાડવાની બરાબર છે તેથી વર્ગ 0 સાથે જોડાયેલા તમામ બિંદુઓ માટે આપણે p of xi ને ઘટાડી રહ્યા છીએ હવે ચાલો વર્ગ 1 સાથે જોડાયેલા ડેટા પોઇન્ટના બીજા કિસ્સામાં જોઈએ તે કિસ્સામાં yi 1 છે તેથી 1 1 0 છે તેથી આ શબ્દ કોઈ ની પાવર 0 હોય તો તે બનશે 1 તેથી તે છોડી શકાતું નથી તેથી માત્ર જે વસ્તુ રહેશે તે p of xi છે હવે તે yi 1 છે તેથી પાવર 1 ફક્ત બાકી રહેશે p of xi સાથે અને આ ડેટા વર્ગ 1 નો છે તેથી મારે જોઈએ કે સંભાવના ખૂબ મોટી હોય તેથી જ્યારે હું આ મહત્તમ કરું ત્યારે તે સંખ્યા ખૂબ મોટી થશે તેથી તમારે આ સમીકરણ વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે ઘણી વસ્તુઓ અહીં ચાલે છે પ્રથમ કે આ દરેક ડેટા પોઇન્ટ માટેની સંભાવનાઓ નો ગુણાકાર છે તેથી આમાં વર્ગ 0 અને વર્ગ 1 ના ડેટા પોઇન્ટ શામેલ છે બીજી વસ્તુ જે તમારે યાદ રાખવી જોઈએ તે છે કે જો મારી પાસે ઘણી સંખ્યાઓનો ગુણાકાર હોય તો ખાતરીપૂર્વક કહી શકાય કે દરેક સંખ્યા પોઝીટિવ છે પછી જ્યારે આ દરેક વ્યક્તિગત સંખ્યા મહત્તમ કરવામાં આવે ત્યારે ગુણાકાર મહત્તમ કરવામાં આવશે તેથી તે સિદ્ધાંત છે કે જે અહીં પણ કાર્યરત છે તેથી જ આપણે આ બધી સંભાવનાઓ નો ગુણાકાર કરીએ છીએ તેમ છતાં જો કોઈ ડેટા પોઇન્ટ વર્ગ 1 નો છે તો હું સંભાવના ઉચ્ચ હોવાની ઇચ્છા કરું છું તેથી વ્યક્તિગત શબ્દ માત્ર p of xi તરીકે લખાયેલ છે તેથી આ વર્ગ 1 માટે ઉંચું છે જ્યારે ડેટા પોઇન્ટ વર્ગ 0 નો છે ત્યારે પણ હું આ સંખ્યા ઉંચી હોય એ ઇચ્છું છું એટલે કે આ સંખ્યા ઓછી હશે તેથી તે આપમેળે આની કાળજી લે છે ત્યાં સુધી કે તે વર્ગ 0 અને વર્ગ 1 સંબંધિત છે તેથી જો કે આ થોડું જટિલ લાગે છે આ રીતે લખ્યું છે કારણ કે આને એક સુત્ર તરીકે લખવું વધુ સરળ છે ચાલો હવે આનો દેખાવ જોવા માટે એક સરળ ઉદાહરણ જોઈએ ચાલો આપણે કહીએ કે મારી પાસે વર્ગ 0 છે મારી પાસે 2 ડેટા પોઇન્ટસ X1 અને X2 છે અને વર્ગ 1 મારી પાસે 2 ડેટા પોઇન્ટસ X3 અને X4 છે તેથી જ્યારે આ ઉદ્દેશ્ય ફંક્શન લખીએ છીએ ત્યારેતે આના જેવું કંઈક દેખાશે તેથી જ્યારે આપણે કહીએ કે આ વર્ગ 0 સાથે જોડાયેલા પોઇન્ટસ છે તો પછી ફક્ત એક જ વસ્તુ જે હશે એ અહીં બાકી છે તેથી આ 1 p of x1 હશે અને બીજા ડેટા બિંદુ માટે p of 1 - x2 હશે પછી ત્રીજા ડેટા બિંદુ માટે તે p of 1 - x૩ હશે અને ચોથા ડેટા બિંદુ માટે તે p of 1 - x4 હશે તો અહીંથી આ સુત્ર હશે તેથી હવે જો આપણે આ મહત્તમ કરીએ તો p of x 0 અને 1 ની વચ્ચે બંધાયેલ હશે આ એક સંખ્યા છે આ એક પોઝીટીવ સંખ્યા છે પોઝીટીવ સંખ્યા પોઝીટીવ સંખ્યા અને જો ગુણાકારને મહત્તમ બનાવવું હોય તો પછી દરેક સંખ્યા વ્યક્તિગત રીતે મહત્તમ હોવી જોઈએ તેનો અર્થ એ કે આ મહત્તમ કરવું પડશે તેથી તે 1 ની નજીક અને 1 ની નજીક જશે તે 1 ની નજીક વધુ સારું છે તેથી તમે નોંધ્યું છે કે X4 વર્ગ 1 માં જોડાવા માટે ઓપ્ટિમાઇઝ કરી શકાય તેવી જ રીતે X3 ને વર્ગ 1 સાથે માં જોડાવા માટે ઓપ્ટિમાઇઝ કરી શકાય અને જ્યારે તમે આ બંને સંખ્યા તરફ આવો ત્યારે જુઓ કે આ એક મોટી સંખ્યા થશે જો p of x એક નાની સંખ્યા હોય તેથી p of X1 નો મૂળ અર્થ એ છે કે X1 નું વર્ગ 1 હોવું ઓપ્ટિમાઇઝ થયેલ છે તે જ રીતે X2 નું વર્ગ 0 માં હોવું ઓપ્ટિમાઇઝ થયેલ છે તેથી આ એક મહત્વપૂર્ણ વિચાર છે કે આપણે ઉદ્દેશ્ય ફંક્શનના ઉદભવનાં સંદર્ભમાં આ કેવી રીતે સમજી શકાય હવે એક સરળ યુક્તિ તમે કરી શકો કે ઉદ્દેશ્ય ફંક્શન લો અને તેનો લોગ લો અને પછી તેને મહત્તમ બનાવો તેથી જો હું પોઝીટીવ સંખ્યા X ને મહત્તમ કરું છું પછી તે લોગ X ને મહત્તમ કરવા જેટલો છે તેથી જ્યારે પણ આ મહત્તમ થાય ત્યારે તે પણ મહત્તમ કરવામાં આવશે તમે આ ડેટા કેમ કરો છો તે તેનું કારણ તે ગુણાકારને સરવાળો બનાવે છે ને તે સરળ દેખાય છે તેથી અમારા ઓપ્ટિમાઇઝશન લેકચર માંથી યાદ કરો આપણે કહ્યું કે આપણે આ ઉદ્દેશને મહત્તમ બનાવ્યો તેથી અમે હંમેશાં આ ઉદ્દેશને નિર્ણય ચલો ની દ્રષ્ટિએ લખીએ છીએ આ કિસ્સામાં અને નિર્ણય ચલો β નટ β11 અને β12 જે આપણે પહેલાં વર્ણવ્યા તેથી આ જે થાય છે તે દરેક સંભાવના અભિવ્યક્તિઓ છે જો તમને તમારી પાછલી સ્લાઇડ્સમાંથી યાદ આવે આ 3 ચલો હશે અને x i એ પોઇન્ટસ છે જે પહેલાથી જ આપેલ છે તેથી તમે ફક્ત તેમને આ સુત્રમાં બદલો તેથી આ સંપૂર્ણ સુત્ર β0 β11 અને β12 નું ફંક્શન બનશે હવે આપણે આપણા પરિચિત ઓપ્ટિમાઇઝશન પ્રદેશ પર પાછા આવીએ છીએ જ્યાં આપણી પાસે આ ફંક્શન છે જે આ નિર્ણયનું ફંક્શન છે ચલો આને મહત્તમ બનાવવાની જરૂર છે અને આ એક અનિયંત્રિત મહત્તમ સમસ્યા હોઈ શકે છે કારણ કે આપણે કોઈ નિયંત્રણ β0 β11 અને β12 મૂકી રહ્યા નથી તેથી તેઓ કોઈપણ જે આપણને જોઈએ એ કિંમત લઈ શકે છે અને તે પણ હકીકત એ છે કે જે રીતે સંભાવના વ્યાખ્યાયિત કરવામાં આવી છે આ પણ એક બિન રેખીય ફંક્શન બની જશે તેથી મૂળભૂત રીતે આપણી પાસે ઘણા નિર્ણય ચલોમાં બિન રેખીય ઓપ્ટિમાઇઝશન છે અને આ સમસ્યાને હલ કરવા માટે તમે કોઈપણ બિન રેખીય ઓપ્ટિમાઇઝશન તકનીક નો ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમે આ સમસ્યા હલ કરો તમે જે મેળવો છો તે મૂળરૂપે હાયપરપ્લેન છે તેથી આ કિસ્સામાં તે બે પરિમાણીય સમસ્યા છે તેથી અમારી પાસે 3 પરિમાણો છે હવે જો ત્યાં n પરિમાણીય સમસ્યા છે જો તમે એને n ચલો કહી શકો તેથી મારી પાસે કંઈક β0 β11 x1 β12 x2 અને તેથી વધુ β1n xn હશે આ એક n 1 ચલ સમસ્યા હશે ત્યાં n 1 નિર્ણય ચલો છે આ n 1 નિર્ણય ચલો ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન દ્વારા ઓળખવામાં આવશે અને કોઈપણ નવા ડેટા પોઇન્ટ માટે એકવાર આપણે તે ડેટા પોઇન્ટ p of x ફંક્શનમાં મુકીએ તો તે સિગ્મોઈડલ ફંક્શન છે જે આપણે વર્ણવેલ છે તો પછી તમે સંભાવના મેળવશો કે તે વર્ગ 0 અથવા વર્ગ 1ની છે તેથી આ લોજિસ્ટિક રીગ્રેસનનો મૂળ વિચાર છે હવે પછીનાં વ્યાખ્યાનમાં હું તમને બતાવવા માટે ઘણા ડેટા પોઇન્ટસ સાથે ખૂબ સરળ ઉદાહરણ લઈશ અને આ વ્યવહારમાં કેવી રીતે કાર્ય કરે છે અને હું નિયમિતકરણની કલ્પના પણ રજૂ કરીશ જે આપણે જ્યારે લોજિસ્ટિક રીગ્રેસન કરીએ ત્યારે ઓવર ફિટિંગ ને ટાળવામાં મદદ કરશે હવે પછીના ઓવર ફિટિંગ નો અર્થ શું છે તે પણ હું પછી ના લેકચરમાં સમજાવીશ તેની સાથે તમારી પાસે સૈદ્ધાંતિક સમજણ હોવી જોઈએ કે લોજિસ્ટિક્સ રીગ્રેસન કેવી રીતે કામ કરે છે અને ત્યારબાદના લેક્ચર ડોક્ટર હેમન્થમ કુમાર સમજાવશે કે આ તકનીકનો કેસ અભ્યાસ સમસ્યા પર R માં કેવી રીતે ઉપયોગ કરવો તેથી તે તમને લોજિસ્ટિક્સ રીગ્રેસન નો ઉપયોગ કેવી રીતે કરવો અને તમે જે પરિણામો ઉદાહરણ સમસ્યા પરના લોજિસ્ટિક્સ રીગ્રેસન નો ઉપયોગ કરીને મેળવો તેને કેવી રીતે સમજવું તેનો પ્રેકટીકલ અનુભવ આપશે આભાર અને હું તમને પછીના લેકચરમાં મળું છું